આગળ તમે કૃપા કરીને તે વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ પર આવો બરાબર તેથી આ સમીકરણ ૮૦ છે તેથી જો હોય તો યોગ્ય ઉકેલ શક્ય છે અને અને બધા પહેલા વ્યાખ્યાયિત કરી દીધા છે બરાબર તેથી ૭૭ ૭૮ અને ૮૧ સમીકરણમાંથી આપણને મળે છે તેનો અર્થ એ કે સમીકરણ ૭૭ અને ૭૮ અને છે આનો અર્થ એ કે અહીં તે છે આ તમારું ૭૭ તે અને ૭૮ તે તમારુ છે આ ૨ સમીકરણો છે બરાબર તેથી જો તમે તે વસ્તુઓ અને ની કિંમત અહીં મૂકો પછી તે હશે સરળ બનાવ્યા પછી આપણે મેળવીએ છીએ આ સમીકરણ ૮૩ છે બરાબર પછી તમે ધારો કે આપણે ધારીએ તો આ સમીકરણ ૮૪ છે હવે આ ખરેખર નોડ નો વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ છે બરાબર તેથી આ તે છે કારણ કે આપણે તે લઈ રહ્યા છીએ કે તમે શું કહો છો તે માત્ર કવાડ્રેટીક સમીકરણમાંથી કવાડ્રેટીક તરીકે ઓળખો છો તેથી આ ખરેખર નોડ માટે સ્ટેબિલીટી ઇન્ડેક્ષ છે આ આખી વસ્તુ આપણે સ્ટેબિલીટી ઇન્ડેક્ષ વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ બરાબર તેથી તે એ નેટવર્કના કુલ નોડોની સંખ્યા છે રેડિયલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્થિર કામગીરી માટે માટે તેથી આ વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ નો ઉપયોગ કરીને કોઈ રેડિયલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની સ્ટેબિલીટીના સ્તરને માપી શકે છે અને તેથી જો ઇન્ડેક્ષ સ્ટેબિલીટીના નબળા સ્તરને સૂચવે છે તો યોગ્ય પગલાં લેવામાં આવશે મારો મતલબ કે તે ૦ થી બરાબર અથવા ઉપર હોવું જોઈએ પરંતુ જો તમને લાગે કે તે 0 ની ખૂબ નજીક છે અથવા કરતા ઘણું ઓછું હોઈ શકે છે કઇંક એવું હોય તો પછી તમારે કંઈક યોગ્ય પગલા ભરવા પડશે જેથી તે વોલ્ટેજ સ્થિર રહે તેથી લોડ ફ્લો અભ્યાસ પછી ધારો કે તમે લોડ ફ્લો ચલાવી રહ્યા છો તે પછી બધા નોડ્સના બધા વોલ્ટેજ જાણીતા છે વોલ્ટેજની તિવ્રતાઓ જાણીતી છે બ્રાન્ચના કરંટ બ્રાન્ચના કરંટો પણ જાણીતા છે જેને લોડ ફ્લો અભ્યાસ પછી પણ ઓળખવામાં આવે છે તેથી અને અને માટે સમીકરણ ૫૬ અને ૫૭ અથવા સમીકરણ ૫૮ અને ૫૯ ની મદદથી સરળતાથી ગણતરી કરી શકાય છે સમીકરણ ૫૬ અને ૫૭ માટે આ બધા આ સમીકરણો બીજા લોડ ફ્લો કિસ્સા માટે આપવામાં આવ્યા છે ત્યાં બ્રાન્ચના લોસિસ છે બરાબર પરંતુ ૫૮ અથવા ૫૯ માં જ્યારે કોઈ અંતિમ નોડ હોય ત્યારે કોઈ બ્રાંચ લોસ નથી તેથી ફક્ત એક જ પદ હું સમજાવીશ કે તે બધા સિગ્મા સિમ્બોલ પણ ત્યાં છે અથવા સમાન છે તે માત્ર એક જ પદ છે જે મેં પણ સમજાવ્યું છે બરાબર તેથી તે લોડ ફ્લો તકનીકનો ઉપયોગ કરીને આ બધાની ગણતરી કરી શકાય છે આનો અર્થ એ કે તે લોડ ફ્લો આવશ્યક છે કારણ કે લોડ ફ્લો પછી ફક્ત તમારી પાસે તમારે જ મેળવવું પડશે તમે આ બધી બાબતોને મેળવશો બરાબર એ જ રીતે પ્રથમ લોડ ફ્લો માટે પણ તે અને મેળવવાનું શક્ય છે પરંતુ આપણે તેને વળગી રહીશું જે ફક્ત તે જ યોગ્ય છે તેથી લોડ ફ્લો અભ્યાસ પછી કોઈ એક દરેક નોડના વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ ની ગણતરી સરળતાથી કરી શકે છે બધા પરિણામો વોલ્ટેજની તિવ્રતાઓ જાણીતી છે અને અને બધુ જાણીતું છે એ નોડોની કુલ સંખ્યા છે તેથી તમે ની ગણતરી કરી શકો છો બરાબર તેથી નોડ કે જેના પર સ્ટેબિલીટી ઇન્ડેક્ષ નું મૂલ્ય ન્યૂનતમ છે તે નોડ વધુ સંવેદનશીલ છે વોલ્ટેજ પતન માટે અને તેથી જ્યાં નોડ તે વોલ્ટેજ પતન માટે સૌથી સંવેદનશીલ છે અને આ છે કારણ કે આ તે સમાન ન્યુનત્તમ મૂલ્ય આપી રહ્યું છે કહો કે આ સમીકરણ ૮૬ છે આ સમીકરણ ૮૭ છે અને તમારા બધા નોડો માટે મૂલ્યોની ગણતરી કરવી પડશે તે પછી તમે તે ન્યૂનતમ લેશો અને તે નોડને અનુરૂપ હશે અને ઉદાહરણ તરીકે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં તમારી પાસે ફક્ત આ વસ્તુના હેતુ માટે કોઈ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે માટે ધારો કે કુલ લોડ આ એક છે અને માની લો કે તમારી પાસે તે કુલ છે તમારું કહો એ જ રીતે કહો તેથી તેનો અર્થ એ છે કે જ્યારે તમે શોધી કાઢો છો અને તેથી આ કુલ આ છે આ બાજુ એ કુલ લોડ છે એમ માનીએ છીએ કે બધા નોડોના બધા લોડ સમાનરૂપે વધ્યા છે ઉદાહરણ તરીકે આ રીતે તમે વધારો કરો છો બરાબર તેથી તે કિસ્સામાં દરેક વખતે તમે શોધી કાઢશો દરેક વખતે જ્યારે આ વધારો કરો ત્યારે બધા લોડ માટે આ મૂલ્ય લો બધા લોડ માટે તમારો લોડ વધે છે તમે બધા લોડને સમાનરૂપે વધારો છો એમ માનીને કે તે લોડ વૃદ્ધિ લોડ વૃદ્ધિ ફક્ત તે ચકાસવા માટે છે બરાબર અને એકવાર તમે તે કરી લો છો તમને આ નું મૂલ્ય ધીરે ધીરે ઘટશે આ મહત્તમ મૂલ્ય છે બરાબર અને ધીરે ધીરે તે ઘટશે અને અહીં પણ ધીમે ધીમે ઘટતા મહત્તમ મૂલ્યને ૧ કહ્યું છે તેથી આ છે જો તમે ક્યાંક પ્લોટ કરો છો તો તે ક્યાંક આવશે તમને તે પછી મળશે કે તમારા વોલ્ટેજની તીવ્રતા માટે કોઈ સોલ્યુશન નહીં હોય તેથી તે પહેલાં તે કરશે તમે તેને શું કહો છો સિસ્ટમ વોલ્ટેજનું પતન થશે ઉદાહરણ તરીકે અહીં સબસ્ટેશન વોલ્ટેજ હંમેશાં હોય છે બરાબર માનો જો તમે અને બ્રાન્ચ માટે લેશો તો આ વોલ્ટેજ હંમેશા રહે છે માની લો કે આ ત્યાં નથી ત્યાં ધારો કે તમારા નોડ ૨ પર છે ધારો કે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં સંપૂર્ણ લોડ હતો અને ત્યાં કંઈ નથી ધારો કે તમામ લોડ છે તેથી જો તમે આ સમીકરણનો ઉપયોગ કરો છો તો તમને નું મૂલ્ય મળશે બરાબર તેથી જ આ મૂલ્ય થી શરૂ થઈ રહ્યું છે બરાબર તેથી જ તે થી શરૂ થઇ રહ્યું છે ધારી રહ્યા છીએ કે સબસ્ટેશન વોલ્ટેજ છે બરાબર જો તે થી છે કહો તે ઉપર જશે તે ક્યાંક ઉપર જશે અહી બરાબર તે તેનાથી વધુ હશે કારણ કે તે છે તેથી કોઈપણ રીતે પરંતુ તે શા માટે થી શરૂ થાય છે તેથી જો તમે આગળ જશો તો તે લગભગ રેખીય નહીં હોય બરાબર વળાંકવાળા હશે પરંતુ ધીમે ધીમે કોઈક જગ્યાએ જોશો કે ત્યાં કોઈ સોલ્યુશન નહીં આવે અને સિસ્ટમ વોલ્ટેજ પતન થશે બરાબર તો એક ઉદાહરણ લઈશું ધારો કે ફક્ત તે બતાવવા માટે કે આપણે તે બીજી પદ્ધતિનો ઉપયોગ કરીશું જે તમે તેને શું કહેશો બીજા ઈટરેશન પછી તમે જે પણ કર્યું છે તે પદ્ધતિ ૨ ડેટા લોડ ફ્લો ડેટા છે તેથી બીજા ઈટરેશન પછી આપણને મળશે આ બધો ડેટા લોડ ફ્લો અભ્યાસ પછી પદ્ધતિ ના બીજા ઈટરેશન માથી લેવાયેલા છે બરાબર આ બધું સમજાવવામાં આવ્યું છે તેથી મેં ફક્ત એક નજર નાખી છે પરંતુ તે પૃષ્ઠો પર જવા કરતાં મેં જે બધુ લખ્યું છે બરાબર તે જ રીતે અને તે જ રીતે આ ડેટા ઉપલબ્ધ છે બીજા ઈટરેશન પછી આ વોલ્ટેજ તિવ્રતા છે અને અને બધા મૂલ્ય અને મૂલ્ય તે બધા પર યુનિટમાં છે તેઓ બધા પર યુનિટમાં છે તેઓ બધા જ સરખા છે અહીં દરેક જગ્યાએ વસ્તુ હું તેને કૌંસમાં મુકી રહ્યો છું તેથી મારે તેને અહીં કૌંસમાં મુકવું જોઈએ તેથી આ બધી વસ્તુઓ આ બધા પર યુનિટમાં ડેટા છે જેનો આપણે પહેલાં ઉપયોગ કર્યો છે પરંતુ અહીં પર યુનિટ વેલ્યુ ફરીથી લખી છે તેથી આ ડેટાનો ઉપયોગ કરીને આપણે અને ની ગણતરી કરીશું કારણ કે તે નોડનો દાખલો છે તેથી સમીકરણ ૮૪ નો ઉપયોગ કરીને આ મારુ સમીકરણ છે માટે તેથી જ્યારે તેથી તમને ખાલી માત્ર વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષની માહિતી આપવા માટે

તેથી આ બધા મૂલ્ય મૂકો કારણ કે આ બધા ડેટા આપવામાં આવે છે આ બધા ડેટા આપવામાં આવે છે આ બધા ડેટા બીજી પદ્ધતિ ૨ પછી આપવામાં આવે છે બીજા ઈટરેશન પદ્ધતિ પછી તેથી જો તમે આ બધા મૂલ્યો મૂકો છો તો તમે મેળવશો તે ખરેખર આવશે તે છે

તેથી એ જ રીતે નોડ અને નોડ શોધો તેવી જ રીતે જ્યારે બરાબર

અહીં તે બધું ઉપલબ્ધ છે બરાબર બીજા ઈટરેશન પછી આ બધા મૂલ્યો મૂકો જો તમે આવું કરો છો અને બદલે મૂકો છો અને ગણતરી કરો છો તો તે ખરેખર હવે V ૨ સ્કેવર છે તેથી ૦ ૯૮૫૭૩૯ બાદ આ એક આખો સ્કેવર બાદ આ એક અને ગુણાકાર આ એક V ૨ સ્કેવર જેથી તે ૦ ૯૮૫૭૩૯ સ્કેવર છે તેથી તમે તેને સરળ કરો તે છે તેવી જ રીતે માટે આ વસ્તુ મૂકો અને આ સમીકરણને મેળવો સમીકરણમાં બરાબર તે સમાન સમીકરણ નું છે તમે આ વસ્તુને મૂકો આ સમીકરણ મેળવો

અને આ તમામ વેલ્યુ મૂકો

જે નોડ પરનું વોલ્ટેજ સ્ટેબિલીટી ઈન્ડેક્ષની વેલ્યુ છે તેથી આ છે એનો અર્થ એ કે તમારે આ બધામાંથી ઓછામાં ઓછું છે તે છે એટલે કે અહીં તે તમારું છે નોડ ની બરાબર છે તેથી નોડ એ વોલ્ટેજ પતન માટે વધુ સંવેદનશીલ છે આ બરાબર છે સાચું કારણ કે તે એક નાનું રેડિયલ નેટવર્ક પ્રકારનું મુખ્ય ફીડર છે જેને તમે જેને તમારું તમે શું કહો છો ત્યાં કોઇ બાજુની બ્રાંચો નથી અને અન્ય વસ્તુ નહિંતર ધારો કે જો તમારી પાસે આવું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે જો તમારી પાસે આના જેવું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે આ તો તમારી પાસે આવું છે તમારી પાસે આવું નેટવર્ક છે અને ધારો કે તમારી પાસે બાજુની બ્રાંચો બાજુની બ્રાંચો છે માની લો કે તમારી પાસે આના જેવી બાજુની બ્રાંચો છે આની જેમ આની જેમ ધારો કે તમારી પાસે ત્યાં બાજુની બ્રાંચો છે તે કોઈ નોડ નથી જેની તમારી ગેરેંટી છે કે આ નોડ છેલ્લો નોડ અથવા આ છેલ્લો નોડ અથવા આ અથવા આ આ માંથી એક વધુ સંવેદનશીલ હશે વોલ્ટેજના પતન માટે ત્યાં કોઈ ગેરેંટી નથી કે બરાબર આવું જ છે સબસ્ટેશન તેથી તમારે ખરેખર તમે તેને શું કહો છો તે શોધવું પડશે તે દરેક નોડનું નું મૂલ્ય અને દરેક નોડ પરનો લોડ વધારવા માટે તમે શોધી શકો છો આ છે આ છે પછી આ નોડ આ નોડ અથવા આ નોડ અથવા આ નોડ છેલ્લો નોડ તમારો ન હોઈ શકે તેમાંથી કોઇ એક વોલ્ટેજ પતન પ્રત્યે સંવેદનશીલ ન હોઈ શકે તે આવી શકે છે કે અન્ય કોઈ નોડ લોડ લાક્ષણિકતા મૂલ્યો અને તમારા લોડ મૂલ્યો પર આધારીત છે બરાબર તે કેવી રીતે છે તે એવું નથી કે તમારું તમે શું કહો છો ઉદાહરણ જે લીધું છે તે નાનું ઉદાહરણ હશે ત્યાં ફક્ત નોડો હશે તેથી આ નોડ ખરેખર વોલ્ટેજ પતન પ્રત્યે સંવેદનશીલ આવી રહ્યો છે તેમાં તમારી પાસે ઘણા લેટરલ હોઈ શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ લેટરલની મુખ્ય ફીડર n નોડ વોલ્ટેજ પતન માટે સંવેદનશીલ હશે નહીં તે તમારા લોડ મૂલ્યો પર આધારિત છે તમે શું કહો છો તમારી દરેક બ્રાન્ચના લોડના મૂલ્ય અને તે જ સમયે સબસ્ટેશન વોલ્ટેજ લેવલ પણ ઘણા બધા પરિબળો છે તેથી પરંતુ આ ઉદાહરણ માટે તે બતાવી રહ્યો છુ કે આ નોડ વોલ્ટેજ પતન માટે વધુ સંવેદનશીલ છે પરંતુ તે ક્યાં લોડનું પતન થશે કે તમારે લોડને વધારવો પડશે અને તમારે જોવું પડશે કે નોડ માટે વોલ્ટેજ તિવ્રતાનું કોઈ સમાધાન હશે નહીં તે સમયે તેનું પતન થશે તેથી આ વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ કે જે રેડિયલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની વોલ્ટેજ સ્ટેબિલીટી છે અને તે તમારું તમે તેને શું કહો છો જો તમારે ત્યાં ડિસ્ટ્રિબ્યુટેડ રિયલ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક્સના વોલ્ટેજ સ્ટેબિલીટી ઇન્ડેક્ષ માટે ત્યાં ઘણા બધા વર્ઝન છે પરંતુ અહીં ફક્ત આપણે જે વર્ગખંડના હેતુ માટે આપણે તે હલ કરવા માંગીએ છીએ એટલે જ આ વસ્તુ માટે ધારો કે લોડ ફ્લો આપવામાં આવશે હું તમને એક વાત સૂચવીશ આ ઉદાહરણ માટે આ બસના ઉદાહરણ માટે બસ ઉદાહરણ માટે તમે શું કરી શકો છો તે ફક્ત તપાસો કે તમે શું કરી શકો તે તપાસો આપણે લોસની અવગણના કરીએ છીએ તેથી જો તમે લોસની અવગણના કરો આપણે બીજી પદ્ધતિમાં લોસની અવગણના કરી ને અને ની ગણતરી કરી છે ધારો કે લોસની અવગણના કરવામાં આવી છે તમે ફક્ત તમારી જાતે જ ગણતરી કરો કે અને તમારી ની વેલ્યુ શું છે બરાબર માત્ર લોસની અવગણના કરો જ્યારે બ્રાન્ચના લોસની અવગણના કરવામાં આવે છે ત્યારે આ પરિણામો પહેલા જ ઈટરેશનમાં ઉપલબ્ધ છે બરાબર અને લોસની અવગણના સાથે આપણે ફક્ત તે શોધવાનો પ્રયાસ કરીએ છીએ કે આ શું છે સ્ટેબિલીટી ઇન્ડેક્ષનું મૂલ્ય શું છે અને જે એક વોલ્ટેજ પતન માટે વધુ સંવેદનશીલ હશે તમે ફરી વખત શોધો તે નોડ છે કારણ કે તે સરળ બસનો દાખલો છે વર્ગમાં આપણે તેનાથી આગળ વધી શકતા નથી બરાબર અને વર્ગખંડના દાખલાની વાત છે આ ડિસ્ટ્રિબ્યુશન લોડ ફ્લો અને તમારી વોલ્ટેજ સ્ટેબિલીટી તમારું તમે શું કહો છો ઇન્ડેક્ષ તે હવે પૂરું છે બરાબર ફક્ત એક વસ્તુ એ છે કે અસાઇનમેન્ટમાં અને બીજી વસ્તુમાં તમારે ખૂબ ગંભીરતાથી કરવું પડશે અને સારા દાખલાઓ અસાઇનમેન્ટમાં આપવામાં આવશે અને ફક્ત તમારુ કામ તમે શું કહો છો તે બાબતોને હલ કરવાનું બરાબર અને તમારા પાવર સિસ્ટમ એનાલિસિસના અભ્યાસક્રમની સાથે તુલના કરો જ્યાં બહુ બધી ગણતરી પણ હતી અહીં પણ વિશાળ ગણતરી છે પરંતુ આપણે જોશું કે આપણે આ બધી બાબતો વિશે વિચારીશું જે મેં વિચાર્યું છે કે દાખલા એવી રીતે આપવામાં આવશે કે તમે ખૂબ જ ઝડપથી કરી શકશો બરાબર વધારે ગણતરી કર્યા વિના બરાબર પરંતુ આ મૂળભૂત વસ્તુ છે હવે બીજી વાત એ છે કે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એનાલિસિસ માટેની અંદાજિત પદ્ધતિ છે આશરે પદ્ધતિનો અર્થ છે કે ધારો કે આ આકૃતિ ત્યાં છે આ આકૃતિ ત્યાં છે આ બાબતને ભૂલી જાઓ થોડા ટાઈમ માટે ભૂલી જાઓ આ વસ્તુ વિશે ભૂલી જાઓ ધારો કે આ છે આ સેંડિંગ એન્ડ વોલ્ટેજ છે આ રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે અને આ છે બરાબર અને લોડ લેગિંગ છે તેથી કરંટ લેગિંગ છે હવે જો તમે તમારું તમે શું કહો છો જો તમે તે દોરો તમારી લાંબી લાઈન ટૂંકી તમારી ટૂંકી લાઈન મધ્યમ લાઈન લાંબી લાઇન તે ફેઝરં આકૃતિ તે ટૂંકી લાઇન ફેઝર આકૃતિ પર જાવ તો પછી જો તમે આ સંદર્ભ લો તો આ સંદર્ભ છે આ મારું છે અને કરંટ લેગિંગ છે તેથી આ મારો કરંટ છે આ એંગલ છે તેથી આ તમારી સમાન વસ્તુ આ લાઇનની સમાંતર છે કોઈક રીતે તે આ લાઇનની સમાંતર હશે તેથી આ પદ તમારુ હશે કારણ કે મેં રજીસ્ટન્સ રિએક્ટન્સ લીધા છે અને આની સાથે આ ડિગ્રી છે અને આ તે અહીં ક્યાક હશે તે અહી હશે તેથી આ તમારું છે કરંટની તિવ્રતા છે કરંટની તિવ્રતા બરાબર અને આ તમારું છે બરાબર અને આ તમારો છે આ એંગલ છે બરાબર અને આ એંગલ છે તેથી જો તમે આડી લીટી દોરો અને આ તે છે તો આ ફરીથી થીટા છે તેથી આ તમારો ડિગ્રી છે આ તમારો ડિગ્રી છે આ તમારો ડિગ્રી માઇનસ થીટા છે એનો અર્થ એ કે આ એંગલ થીટા છે આનો અર્થ એ કે આ એંગલએ ડિગ્રી માઇનસ થીટા છે બરાબર અને જો તમે ઊભી લાઈન દોરો અને આ વસ્તુ છે બરાબર અને પછી તમારું મને અહીં આ સમીકરણ લખવા દો જેથી આ બિંદુ છે આ બિંદુ માનો કે હું એક ઊભી લાઇન દોરી રહ્યો છું અહીંથી આ બિંદુ છે અને આ બિંદુ છે તેનો અર્થ એ કે આ તમારું કહો આ તમારુ છે બરાબર તેથી શું છે એ તમારા આ ભાગની બરાબર છે તેથી તો પછી શું છે પછી તમારું પછી તમારું તેથી તમારુ પરંતુ આ એંગલ ખરેખર ખૂબ નાનો છે તેથી ખરેખર ખૂબ જ નાનો છે બરાબર તેનો અર્થ એ કે બરાબર તેનો અર્થ એ કે આ નું અંદાજીત સમીકરણ હશે તેથી આ ખરેખર વોલ્ટેજ ડ્રોપ છે બરાબર આ ગણતરી કરવાનો ઘણો ખરો મળતો રસ્તો છે બરાબર કારણ કે આપણે ડેલ્ટા લીધું તે ખૂબ જ નાનું છે તેથી તેથી તે હશે બરાબર તેથી જ અંદાજિત પદ્ધતિમાં બરાબર અંદાજિત પદ્ધતિમાં તમે આ વોલ્ટેજ ડ્રોપનો અંદાજિત ઉપયોગ કરી શકશો તેનો અર્થ એ કે વોલ્ટેજ ડ્રોપ પછી આ એક ખરેખર છે બરાબર તેથી વસ્તુની સંખ્યાત્મક પ્રકારના દાખલા સાથે પ્રારંભ કરીએ ધારો કે ત્યાં ઉદાહરણ છે કે ધારો કે આકૃતિ ૧ માં તે સર્કિટ આ આકૃતિ એક સંતુલિત ત્રણ ફેઝ સર્કિટના લોડનો પાવર ફેક્ટર છે બરાબર તે કરંટ પાવર ફેક્ટર લોડ લોડ કરંટ એંગલ છે પણ આ છે બરાબર તેથી પાવર ફેક્ટર છે ના સંદર્ભમાં કરંટ લેગિંગ છે બરાબર તેથી લોડ પાવર ફેક્ટર શોધો કે જેના માટે વોલ્ટેજ ડ્રોપ મહત્તમ છે બરાબર તેથી લાઇન વોલ્ટેજ ડ્રોપ આ એક અંદાજિત છે તેથી જો તમે ડેરિવેટિવ ના સંદર્ભમાં લો તેથી બરાબર આ સંબંધ છે તેથી તેથી પાવર ફેક્ટર બરાબર છે આનો અર્થ એ છે કે જો તમે જો તમારું તમે શું કહો છો જો તમારો લોડનો પાવર ફેક્ટર જો તે સમાન તમારા અવરોધ એંગલ જેટલો જ હોય તો પછી વોલ્ટેજ ડ્રોપ મહત્તમ હશે બરાબર તેથી હવે પછીનું ઉદાહરણ ૨ છે તેથી આ એક સરળ છે જે મેં લીધેલું આગળનું ઉદાહરણ ૨ છે ધારો કે ઉદાહરણ ૨માં તે આકૃતિ ૨ આ ખરેખર આકૃતિ ૨ છે બરાબર આ આકૃતિ ૨ છે આપણી પાસે અહીં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે અને અહીં ત્યાં ૩ ટેપીંગ પોઇન્ટ છે ત્યાં ૩ નોડ છે ત્યાં નોડ નોડ અને નોડ છે ત્યાં ૩ નોડો છે બરાબર તેથી તે કિસ્સામાં તે બ્રાન્ચનો ઇમ્પીડન્સ અહીં આપવામાં આવ્યો છે ખરેખર અહી તે અહીં ક્યાંય પણ ચિંહિત થયેલ નથી તેથી આ તમે પણ બિંદુ દ્વારા ૧ નોડને ચિહ્નિત કરો છો ફક્ત બિંદુ દ્વારા બરાબર તેથી આ છે આ છે બરાબર અને આ એક અને અહીં આ કિસ્સામાં બધું આપવામાં આવ્યું છે કે અહીં ઈટરેશન અથવા કંઈપણનો પ્રશ્ન નથી કારણ કે ડેટા પરિણામો આપવામાં આવેલ છે અહીં તે યુનિટી પાવર ફેક્ટર પર લઈ રહ્યું છે જે અહીં આપવામાં આવ્યું છે અહીં તે એમ્પિયર લઈ રહ્યું છે પરંતુ પાવર ફેક્ટર લેગિંગ છે અને અહીં પાવર ફેક્ટર લેગિંગ છે બરાબર તેથી પહેલા અંદાજિત વોલ્ટેજ ડ્રોપ સમીકરણનો ઉપયોગ કરો જે વોલ્ટેજ ડ્રોપ લગભગ ની બરાબર છે આ વોલ્ટેજ ડ્રોપનું સમીકરણ હમણાં આપણે જોયું છે હમણાં આપણે જોયું છે તેથી પ્રથમ હું બતાવીશ તમારે શોધવું પડશે એ વોલ્ટેજ ડ્રોપ બી દરેક લોડનો રિયલ પાવર પર ફેઝ અને પછી સી દરેક લોડનો રિએક્ટિવ પાવર પર ફેઝ અને ડી kVA આઉટપુટ અને ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનો લોડ પાવર ફેક્ટર આ ખરેખર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે I બાર અહી મેં નોડ બતાવ્યો નથી પરંતુ પછીથી હું તમને બતાવીશ બરાબર તો પ્રથમ વસ્તુ એ છે કે અંદાજિત પદ્ધતિથી ગણતરી કેવી રીતે કરવી તેથી આ સૂત્ર છે તેથી તમે શું કરો છો કરંટ તે બિંદુ પર યુનિટી પાવર ફેક્ટર પર આપવામાં આવ્યો છે તેથી દરેક લોડ માટેનો વોલ્ટેજ ડ્રોપ 3 તરીકે ગણતરી કરી શકાય છે પરંતુ વાત એ છે કે સીધું હું તેને બનાવું છું પણ હું તેને કેવી રીતે મેળવીશ તે હું પછીથી આવીશ બરાબર હવે પર લોડના લીધે તમે શું કહો છો વોલ્ટેજ ડ્રોપ તે પર લોડ છે તેથી

તેવી જ રીતે આ એકને કારણે આના લીધે આ એક તે ત્યાં છે પાવર ફેક્ટર લેગિંગ છે બરાબર તેથી આ કિસ્સામાં તમે આ ઉમેરવા વિશે ભૂલી જાઓ અને

જો તમે હવે આ બધી બાબતો ઉમેરો છો તો કુલ વોલ્ટેજ ડ્રોપ

તેથી પરંતુ આ આકૃતિનો વોલ્ટેજ સેકન્ડરી તમારી ટ્રાન્સ સિસ્ટમ મારો અર્થ આ બિંદુ ધારો કે આ બિંદુ આ બિંદુ જે વાદળી રંગનો છે આ બિંદુ વોલ્ટેજ છે બરાબર તેનો અર્થ એ કે જો તમે પર યુનિટમાં ડ્રોપની ગણતરી કરો તો તે તેથી આ વોલ્ટેજ ડ્રોપ છે હવે પ્રશ્ન એ છે કે આપણે આ અંદાજીતની ગણતરી કેવી રીતે કરીશું તેથી જો તમે જો તમે લોડ ફ્લો વસ્તુઓને યાદ કરો છો તેથી હું શું કરીશ હું આ એક સર્કિટ ફરીથી દોરીશ અને હું તમને બતાવીશ પરંતુ આ તે છે જે મેં સીધું બતાવ્યું છે જેથી ઝડપથી તમે ગણતરી કરી શકો છો તે ચોક્કસ ગણતરી પણ બતાવશે તેથી આ કિસ્સામાં માની લો કે તમારી પાસે આ એક ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે આ તમારો નોડ છે તો માની લો કે આને એકને બદલે આ તમારા નોડ નોડ અને નોડ છે આ ખરેખર તમારો નોડ નોડ અને નોડ અહીં પણ નોડ એ જ વસ્તુ છે જે હું દોરી રહ્યો છું પરંતુ ફક્ત બાર મુકીને ફક્ત આ નોડ બતાવવા માટે બરાબર આ નોડો છે તેથી દરેક જગ્યાએ કરંટ સર્વત્ર કરંટ જાણીતો છે બધે જ કરંટ જાણીતો છે આ કરંટો જાણીતા છે તેથી આ કરંટ છે પછી આ લોડ કરંટ છે આ છે તેથી લોડ પોઈન્ટ પર એક ટેપીંગ પોઇન્ટ આ તેમના પાવર ફેક્ટર સાથે ઓળખાય છે બરાબર તે તમારા પાવર ફેક્ટર સાથે પણ ઓળખાય છે બરાબર તેથી ત્યાં એક યુનિટી છે બીજું લેગિંગ છે અથવા લેગિંગ પાવર ફેક્ટર છે અન્ય બે લેગિંગ પાવર ફેક્ટર છે બરાબર અને આ તમારું સબસ્ટેશન છે આ નોડ આ સબસ્ટેશન છે અને આ તમારું ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર છે કહો આ નોડ છે બરાબર તો પછી આ કરંટ શું છે તે આ બ્રાન્ચમાંથી વહેતો આ કરંટ શું છે માનો કે આ તમારો છે આ તમારો છે અને આ તમારો છે અહીં બ્રાંચો છે બરાબર તેનો અર્થ એ કે તેવી જ રીતે અને આ જ સમાન કરંટ તમારા નોડ માથી પસાર થાય છે તેથી બધુ તમે જાણો છો પછી જ્યારે તમે તમારી ગણતરી કરો ત્યારે આ વોલ્ટેજને કહો આ વોલ્ટેજ કહો આ વોલ્ટેજ કહો આ વોલ્ટેજ છે બરાબર તેથી અને આ બ્રાન્ચનો ઇમ્પીડન્સ પણ આપેલો છે જેથી ઇમ્પીડન્સ છે તે છે તે છે તેથી આ આપવામાં આવ્યું છે જો તમે જો જ્યારે સમીકરણ લખો તેથી જો તમે જો આની જેમ વિચારો છો તો મારું તમારું શું છે જેને તમે શું કહો છો કે તે વોલ્ટેજ ડ્રોપ બરાબર તેથી બરાબર તેથી જો તમે લખો છો તેવી જ રીતે તમે શું કહો છો તે છે તેવી જ રીતે જો તમે લખો બરાબર તેથી તે ખરેખર આ બનશે આ એક બનશે બરાબર તેથી આ તમારું છે એ જ રીતે તમારું આ ગ્રાફ પરથી આ આકૃતિમાંથી ફક્ત આ આકૃતિમાંથી ફકત હશે તેથી આ તમારું છે જો તમે બધા ઉમેરશો

આ રીતે જો તમે બનાવશો તો પછી તમે જોશો કે પહેલા છે આભાર અમે પાછા આવીશું